આગળ તે પેરેલલ રેઝોનન્સ છે જે બે બ્રાન્ચ સર્કિટ છે આપણે એક સરળ બે બ્રાન્ચ સર્કિટ લીધી છે તેથી આ RL RC છે જે એક ઇન્ડક્ટિવ બ્રાન્ચ છે અને આ એક કેપેસિટીવ બ્રાન્ચ છે તેથી તે RL Lω છે અને તે RC XC છે તેથી આ સર્કિટનો પેરેલલ રેઝોનન્સ જોવો પડશે તેથી Y એ એડમિટન્સ છે તેથી તે એડમિટન્સ Y YL YC છે તેથી YL એ આ ઇન્ડક્ટિવ સર્કિટનો એડમિટન્સ છે તેથી તે 1RL j XL છે અને આ 1RC j XC છે તેથી હવે આ એક ન્યૂમરેટર અને ડિનોમિનેટર આ RL વડે મલ્ટીપ્લાય કરીએ છીએ આપણે આ ટર્મને RL j XL વડે મલ્ટીપ્લાય કરીએ છીએ તેનો અર્થ એ છે કે આ RL j XL જે RL XL ઇન્ટુ RL j X વડે ડિવાઇડ થશે જે RL 2 j 2 XL 2 થશે તેથી j 2 જે 1 છે તેથી તે RL 2 XL 2 હશે તેથી અલગ કરો તો ફક્ત તે RLRL XL હશે આને આપણે આ કહીએ છીએ તે મારું અહીં હશે તે કોમન લેવામાં આવ્યું છે તેથી તે અહીં XLRL 2 XL 2 ઇમેજનરી બાજુ છે તેથી આ વાસ્તવમાં આ બે રિઅલ ભાગો છે તેથી RLRL 2 XL 2 રિઅલ ભાગ છે XLRL XL2 ઇમેજનરી ભાગ છે તેથી તે અહીં XLRL XL2 છે તેવી જ રીતે RC j XC ન્યૂમરેટર અને ડિનોમિનેટર મલ્ટીપ્લાય RC j XC થશે તેથી રિઅલ ભાગ અહીં છે અને ઇમેજનરી ભાગ અહીં છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી તેનો અર્થ એ છે કે જ્યારે કોમ્પ્લેક્સ એડમિટન્સ રિઅલ સંખ્યા હોય ત્યારે સર્કિટ રેઝોનન્સ ઉપર હોય છે તેનો અર્થ એ કે આ એક આ ઇમેજનરી ભાગ આપણે તેને 0 ઉપર સેટ કરીએ છીએ આને આપણે 0 ઉપર સેટ કરીએ છીએ જો આમ કરીએ તો તે XCRC2 XC2 XLRL2 XL2 બનશે આ વાસ્તવમાં આ ω ω0 રેઝોનન્સ ફ્રિક્વન્સી છે તેથી જ જ્યાં પણ આપણે તેને XL Lω તે Lω0 છે અને XC 1ω C તે 1ω0 C બનાવીએ છીએ તો આ અહીં XL L ω0 અને XC 1ω C અહીં મુકીએ છીએ જે ω0 C છે અને ફક્ત સરળ બનાવે છે મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ રીતે જો ફક્ત સરળ બનાવવા માટે ક્રોસ મલ્ટીપ્લાય કરો આ એક ક્રોસ મલ્ટીપ્લાય કરો અને પછી મૂકો તેથી ઇક્વેશન માં આ પાંચ ક્વૉન્ટીટીઝમાંથી દરેકને રેઝોનન્સ મેળવવા માટે વેરિયેબલ બનાવી શકાય છે ત્યાં પાંચ વેરિયેબલો છે એક ω0 પછી C પછી RL પછી RC પછી L આ પાંચ વેરિયેબલો છે તેથી આ કિસ્સામાં તે ઇક્વેશન 2 માં પાંચ ક્વૉન્ટીટીઝમાંથી દરેક છે તેથી આ ઇક્વેશન 2 છે આ ઇક્વેશન 2 ને રેઝોનન્સ મેળવવા માટે વેરિયેબલ બનાવી શકાય છે હવે ઇક્વેશન 1 સોલ્વ કરો તેનો અર્થ એ છે કે હું ઇક્વેશન 1 અથવા ઇક્વેશન 2 કહીશ તેના બદલે હું ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 કહીશ અમને ઇક્વેશન 2 મળ્યું તેથી ω0 1√LC મળશે મારો મતલબ છે કે આ ઇક્વેશન શું કહે છે તે કહે છે કે આ ઇક્વેશન 2 માંથી ω0 શોધી કાઢો થોડું મેથેમેટિકલ જિમ્નાસ્ટિક કરો અને પછી તેમાંથી સરળ કરો અને પછી ω0 1√LC કરો પછી √ RL2 LC RC2 LC કરો આ ઇક્વેશન 2 થી આ રીતે એક્સપ્રેશન મળશે હું સૂચન કરું છું કે કૃપા કરીને તે કરો જે મેં અંતિમ એક્સપ્રેશન આપી છે તેથી તે એકને 1√LC √ RL 2 LC પછી ડિવાઇડેડ RC 2 LC મળે છે હવે સર્કિટ એ સિરીઝ સર્કિટ માટે લૂપ હશે જે ω0 આ પેટા સિરીઝ સર્કિટ ω0 તે માત્ર 1√ LC હતી પરંતુ પેરેલલ સર્કિટ તેથી સિરીઝ RLC સર્કિટ માટે આપણે પેરેલલ સર્કિટ માટે 1√ hLC જોયું છે એક ફેક્ટર મલ્ટીપ્લાય થાય છે અને આ ફેક્ટર છે તેથી હવે રેઝોનન્સ જ્યારે રેઝોનન્સ થશે ત્યારે એક શરત એ છે કે RL કારણ કે 2 √ ટર્મ √ હેઠળ છે આ ટર્મ પોઝિટીવ હોવો જોઈએ તેથી એક શરત RL RC છે તે 0 હોવી જોઈએ માફ કરશો RL2 LC તે 0 હોવું જોઈએ બીજી બાબત એ છે કે RC 2 LC પણ 0 આ રેઝોનન્સ માટેની એક શરત છે તેથી આપણને અમુક વેલ્યૂ મળશે કે કારણ કે આ પોઝિટીવ હોવું જરૂરી છે આ પોઝિટીવ હોવું જોઈએ અથવા આ નેગેટિવ હોવું જોઈએ આ નેગેટિવ હોવું જોઈએ જેમ કે RL2 LC 0 અને RC2 LC 0 જો બંને નેગેટિવ હોય તો તે પોઝિટીવ હશે પછી રેઝોનન્સ ફ્રીક્વન્સીનું અમુક વેલ્યૂ મળશે પરંતુ મને તે સ્પષ્ટ કરવા દો પરંતુ જો RL2 RC2 LC એવું થાય જો આ સ્થિતિ થાય તો તે દરેક ફ્રીક્વન્સીઝ ઉપર રેઝોનન્સ થશે તેથી હવે મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ R છે તેનો અર્થ એ કે શું બે બ્રાન્ચ પેરેલલ સર્કિટની રેઝોનન્સ ફ્રિક્વન્સી ω0 આ એક સ્થિતિ છે જ્યારે સિરીઝ RLC સર્કિટ 1√LC છે ત્યારે આ ફેક્ટરને મલ્ટીપ્લાય કરવામાં આવ્યો છે પરંતુ આ ફેક્ટર સાથે આનો મલ્ટીપ્લાય કરવામાં આવ્યો છે જે મેં કહ્યું છે કે આ મલ્ટીપ્લાય કરવામાં આવ્યા છે તેથી હવે રેઝોનન્ટ સ્થિતિ માટે મેં કહ્યું કે RL2 LC 0 અને RC2 LC 0 બંને પોઝિટીવ હોવા જોઈએ તેનો અર્થ એ થયો કે RL2 LC અને RC2 માફ કરશો LC અને RC2 L C છે અથવા RL2 L C 0 કેજે RL2 L C છે એવી જ રીતે RC2 L C 0 છે એટલે કે RC 2 L C છે તેથી આ રીતે રેઝોનન્ટ થશે મારો મતલબ કે જ્યારે RL2 RC2 LC એ તમામ ફ્રીક્વન્સીઝ ઉપર સર્કિટ રેઝોનન્ટ છે જે મેં એમ પણ કહ્યું કારણ કે તે ફેક્ટર ત્યાં અદૃશ્ય થઈ જશે તેથી હવે પ્રશ્ન એ છે કે જો ઇક્વેશન 1 સોલ્વ કરો તો કયા કૉલ માટે RL આના જેવું કંઈક મેળવશે મારો મતલબ છે કે જો આ ઇક્વેશન 1 છે તો તે ખૂબ જ રસપ્રદ છે ધારો કે ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 1 છે તેથી આને આપણે ZC 2 RC 2 XC 2 કહીએ છીએ આ મારું ZC 2 અને ZL 2 R 2 XL 2 છે તો હવે મને સ્પષ્ટ કરવા દો તેથી આ ઇક્વેશન 1 માંથી આપણે આ જોઈશું કે જો RL સોલ્વ કરશે તો આ સોલ્વ કરશે મેં તે માટે કર્યું છે પરંતુ આ સોલ્વ કરશે તેને L 12 ઇન્ટુ C 12 C કૌંસમાં ZC2 ± √ ZC 4 4 RL 2 XC 2 મળશે આ ઇક્વેશન 3 છે જ્યાં ZC 2 આ 2 છે આ 2 છે આ 2 ZC 2 RC 2 XC 2 છે તેથી ZC4 RC2 XC2 સંપૂર્ણ 2 છે તેથી ઇક્વેશન 1 માંથી કૃપા કરીને આને સોલ્વ કરો કૃપા કરીને આને L માટે સોલ્વ કરો તેથી મને તે સ્પષ્ટ કરવા દો તો આ કિસ્સામાં શું થઈ રહ્યું છે કે આ ઇક્વેશન 3 થી તે રેઝોનન્સ માટે તે ZC 4 4 RL 2 XC 2 હોવું જોઈએ તે 0 હોવું જોઈએ કારણ કે તે 2 √ છે તેથી તે પોઝિટીવ હોવું જોઈએ તેથી તે કિસ્સામાં L ની બે વેલ્યૂઝ મળશે L ની બે વેલ્યૂઝ જેના માટે સર્કિટ માટે થશે જેને આપણે રેઝોનન્સ કહીએ છીએ તે થશે તેથી આ એક બીજી બાબત કે જો ZC 4 4 RL 2 XC 2 ને આ ટર્મ સાથે જો તે 0 સાથે સ્પષ્ટ કરે તો મને બીજી બાબત સ્પષ્ટ કરવા દો તો l ની માત્ર એક જ વેલ્યૂ હશે પરંતુ જો ZC ને પાવર 4 જો આ ટર્મ નેગેટિવ બને છે તો પછી કોઈ રેઝોનન્સ રહેશે નહીં તેથી હું તેને સ્પષ્ટ કરું છું તેનો અર્થ એ છે કે મેં જે પણ કહ્યું છે કે ZC4 4 RL2 XC2 કરવું પડશે તે 2 √ ટર્મ હેઠળ આ √ જરૂરી છે કે તે પોઝિટીવ હોવું જોઈએ તેથી આપણે રેઝોનન્ટ સર્કિટ માટે L ની બે વેલ્યૂઝ મેળવીએ છીએ તેથી જો ZC ના પાવર માટે બે વેલ્યૂઝનો અર્થ એ છે કે અહીં છે ત્યાં છે ત્યાં છે તેથી જો ZC શું કહે છે જો ZC 4 4 RL2 XC2 છે સર્કિટ l 12 C ZC 2 ઉપર રેઝોનન્સમાં છે મારો મતલબ કે જો ZC 4 4 RL 2 XC 2 નો અર્થ છે કે આ ટર્મ 0 હશે તેથી L જે 12 C ઇન્ટુ ZC 2 હશે તેથી તેનો અર્થ એ છે કે સર્કિટ L 12 C ZC 2 ઉપર રેઝોનન્સમાં છે અને જ્યારે ZC 4 4 RL 2 XL 2 હોય ત્યારે L ની વેલ્યુ સર્કિટ રેઝોનન્ટ બનાવશે નહીં તેથી જો આ સ્થિતિ છે તેનો અર્થ એ છે કે √ હેઠળ 2 √ નેગેટિવ આવે છે તો આ પ્રશ્ન એ છે કે L ની કોઈ વેલ્યૂ શું હશે જે સર્કિટને રેઝોનન્સ કરશે તેથી આ L માટે છે તેવી જ રીતે ઇક્વેશન 1 માંથી RC સોલ્વ કરવા માટે મેં આ લખ્યું છે પરંતુ હું સોલ્વ કરવાનું સૂચન કરું છું તેથી ફરીથી ઇક્વેશન 1 માંથી RC સોલ્વ કરવા માટે બીજી એક્સપ્રેશન 2L ઇન્ટુ 1ZL 2 ± ZL 4 4 RC 2 XL 2 માં મળશે જો 2 √ ટર્મ પોઝિટીવ હોય તો તેના બે વેલ્યૂઝ મળશે જેના માટે સર્કિટ રેઝોનન્ટ થશે તેથી અને જો ZL 4 4 C 2 XL 2 0 માં C 2LZL 2 ની માત્ર એક વેલ્યૂ હશે જે સર્કિટને આપણે રેઝોનન્સ સર્કિટ કહીએ છીએ તે છે પરંતુ જો આ ટર્મ નેગેટિવ બને તો C ની કોઈ વેલ્યૂ નથી તો તે સર્કિટ રેઝોનન્ટ બનશે તેથી આ સ્થિતિ છે આપણે C ના બે વેલ્યૂઝ મેળવ્યા છે જેના માટે સર્કિટ રેઝોનન્સ છે અને જો આ એક આ એક ZL 4 4 RC 2 XL 2 હોય તો સર્કિટ C 2 LZL 2 ઉપર રેઝોનન્સ છે ફરીથી આ RL છે આ RC છે હવે ફરીથી જો ઇક્વેશન 1 માંથી RL સોલ્વ કરીએ તો જો અન્ય ક્વૉન્ટીટીની દ્રષ્ટિએ RL માટે સોલ્વ કરવામાં આવે તો આપણે જે કરી રહ્યા છીએ તે દરેક કોન વેરીએબલ છે જે આપણે અન્યના સંદર્ભમાં શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી જો એમ હોય તો RL માટે ઇક્વેશન 1 ઉકેલવાથી RL આ એક્સપ્રેશન મળશે આ આપણે તેને સરળ રીતે કરીએ છીએ અને જેને આપણે કહીએ છીએ કે જો ω2 LC RC 2 ω2 L 2 LC જો તે 0 હોય તો સર્કિટ રેઝોનન્સ છે તેથી આ RL માટે છે અને તેવી જ રીતે જો ઇક્વેશન 1 ના RC માટે સોલ્વ કરવામાં આવે તો માત્ર RC √RL 2ω2 LC ω2 C 2 L C મળશે તેથી વાસ્તવમાં આને આપણે 0 કહીએ છીએ 0 જેના માટે સર્કિટ રેઝોનન્સ ઉપર છે તેથી L C RL જેને આપણે RC કહીએ છીએ આ બધી વસ્તુઓ બાકીના વેરિયેબલોની દ્રષ્ટિએ આપણને મળી છે હવે પ્રશ્ન એ છે કે આ બેને મેં 5 અને 6 મેં કહ્યું હતું પરંતુ અહીં મેં અહીં જે કંઈ કહ્યું તે અહીં લખવામાં આવ્યું છે તેથી આ સિમ્પલ ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ સર્કિટને પેરેલલ રેઝોનન્સ સર્કિટ કહેવામાં આવે છે આગળ અન્ય ટર્મ આપણે ક્વૉલિટી ફેક્ટરને વ્યાખ્યાયિત કરીએ છીએ તેને Q કહેવાય છે તેથી કોઇલ કેપેસિટર્સ અને સર્કિટનું ક્વૉલિટી ફેક્ટર વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી કેટલીકવાર સર્કિટ માટે ક્વૉલિટી ફેક્ટર 2𝜋 ઇન્ટુ મેક્સિમમ સ્ટોરેડ એનર્જી ડિવાઇડેડ એનર્જી ડિસીપેટેડ પર સાયકલમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી ઉદાહરણ તરીકે તેને કોઇલ કેપેસિટર્સ અને સર્કિટનું ક્વૉલિટી ફેક્ટર કહેવામાં આવે છે તેથી સામાન્ય રીતે Q 2𝜋 મેક્સિમમ સ્ટોરેડ એનર્જી ડિવાઇડેડ એનર્જી ડિસીપેટેડ પર સાયકલ કહે છે હવે ઉદાહરણ તરીકે એક સરળ વિચાર કરો કે જેને ઇન્ડક્ટિવ સર્કિટ કહે છે તે છે રઝિસ્ટન્સ R આ XL JL ω છે અને આ I દ્વારા વહેતો કરંટ છે તેવી જ રીતે આકૃતિમાં કહો કે આ આકૃતિ 1 છે આ આકૃતિ 2 છે કહો કે તે એક RC કેપેસિટીવ સર્કિટ છે માંથી કરંટ I વહે છે અને તેને આપણે 1j ω C કહીએ છીએ કે 1j ω C એટલે કે તે છે આ 1 j ω C નો અર્થ j ω C છે તેથી અને આ આ છે આ RC કોઇલ XC છે અને આ XL XL j Lω અને XC jω C છે તેથી આપણે અલગથી વિચારી રહ્યા છીએ હવે આકૃતિ 1 અને આકૃતિ 2 ની સર્કિટમાં એનર્જી ડિસીપેટેડ પર સાયકલ આપવામાં આવી છે રઝિસ્ટરના એવરેજ પાવરની પ્રોડક્ટ અને જે I rms2 r અને ટાઈમ પિરિયડ T અથવા 1 f કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે આ એ છે કે આપણે I લખી રહ્યા છીએ જેને આપણે Imax √2 કહીએ છીએ મૂળભૂત રીતે ખરેખર Imax √ 2 Irms વેલ્યૂ છે તેથી તે rms વેલ્યૂ છે તેથી તેનો અર્થ પાવર લોસ છે વાસ્તવમાં આ rms વેલ્યૂ છે તેથી હું Irms 2 R કરું છું આ તે છે કે રઝિસ્ટરમાં એવરેજ પાવર કહે છે જે Irms 2 R છે તેથી આપણે તેને Imax 2 √ 2 R માં મૂકી રહ્યા છીએ તેથી તેને રઝિસ્ટરનો એવરેજ પાવર અને ટાઈમ પિરિયડ T અથવા 1 અથવા 1 1f કહેવાય છે તેનો અર્થ એ કે જો આને એવરેજ પાવર કહે છે તો Imax2√ 2 R અને પર સાયકલ એટલે મલ્ટીપ્લાયઆ વસ્તુ તેથી આ ડિવાઇડેડ f છે તેથી તે આકૃતિ 1 ના સર્કિટમાં પર સાયકલ ડિસીપેટેડ એનર્જી છે અને આકૃતિ 1 ઇન્ડક્ટિવ સર્કિટ છે અને આકૃતિ 2 એ કેપેસિટીવ સર્કિટ છે તેથી આ કિસ્સામાં RL સિરીઝ સર્કિટ આકૃતિ 1 ના કિસ્સામાં મેક્સિમમ સ્ટોરેડ એનર્જીનો આપણે અભ્યાસ કર્યો છે પહેલાં 12 Imax 2 જેનો અભ્યાસ કર્યો છે તેથી તે Q 2𝜋 તે મેક્સિમમ સ્ટોરેડ એનર્જી 12 Imax 2 છે તેનો અર્થ એ છે કે જ્યાં આપણે અહીં Q મેક્સિમમ સ્ટોરેડ એનર્જી એનર્જી ડિસીપેટેડ પર સાયકલ લખ્યું છે તેથી આ કિસ્સામાં આ એક છે 2𝜋 12 Imax 2 ડિવાઇડેડ Imax 2 2 કારણ કે તે Imax 2 √ 2 છે તેથી સંપૂર્ણ 2 છે તેથી Imax 2 2R ઇન્ટુ 1 f કારણ કે આ વાસ્તવમાં સાયકલ દીઠ ડિસીપેટેડ એનર્જી છે તેથી f ને ફ્રિક્વન્સી કહેવાય છે જેનો અર્થ ફ્રિક્વન્સી 50 હર્ટ્ઝ છે તે 50 સાયકલ પ્રતિ સેકન્ડ છે જ્યારે આપણે f 50 હર્ટ્ઝ કહીએ છીએ એનો મતલબ એ છે કે તે 50 સાયકલ પ્રતિ સેકન્ડ છે તેથી તે પ્રતિ સાયકલ 𝜋 છે તેથી તે ડિવાઇડેડ f થાય છે તેથી જો સરળીકરણ પછી ફક્ત Q 2𝜋 f LR મળશે જે L ω જે RL ω R છે તેથી તે ઇન્ડક્ટિવ સર્કિટ માટે Q છે તેવી જ રીતે આકૃતિ 2 ની RC સિરીઝ સર્કિટમાં મેક્સિમમ સ્ટોરેડ એનર્જી 12 CV max 2 અથવા બીજી બાબત એ છે કે જો XC લેવામાં આવે તો તે Vmax છે તો XC તે શું કહે છે તેને કેપેસિટરના મેગ્નિટ્યુડનો રિએક્ટન્સ કહે છે તેથી Vmax XC ઇન્ટુ Imax જે અહીં Vmax Imax ઇન્ટુ XC લખવામાં આવ્યું છે હવે તેમાં મને તે સ્પષ્ટ કરવા દો આ ખરેખર 12 C Vmax2 કેપેસિટર છે જેને સ્ટોરેડ એનર્જી કેપેસિટર કહેવાય છે અથવા જો આ સંબંધનો ઉપયોગ કરો તો 12 Imax2 ડિવાઇડેડ ω2 C મળશે તેથી તે કિસ્સામાં ફક્ત સબસ્ટીટ્યુટ કરો અને XC 1ω C મુકો અને ફક્ત સિમ્પ્લિફાય કરો તે આ મળશે હું આ નથી કરી રહ્યો તે સમજી શકાય તેવું છે તેથી આ કેપેસિટરના કિસ્સામાં 2𝜋 12 Imax2ω2 C ડિવાઇડેડ સમાન વસ્તુ Imax2 2 ઇન્ટુ R ઇન્ટુ 1f છે તેથી જો તે કરો તો Q 1ω C R બનશે તેનો અર્થ એ કે ઇન્ડક્ટિવ સર્કિટ માટે ક્વૉલિટી ફેક્ટર માટે આ Q L ω R છે અને RC કેપેસિટીવ સર્કિટ માટે તે Q 1ω C R છે તેથી રેઝોનન્સ ઉપર RLC સિરીઝ સર્કિટ કોન્સટન્ટ એનર્જીનો સંગ્રહ કરે છે હવે ચાલો રેઝોનન્સ સ્ટોર્સ ઉપરની RLC સીરિઝ સર્કિટને ધ્યાનમાં લઈએ જે કોન્સટન્ટ એનર્જીનો સંગ્રહ કરે છે હવે ધારો કે આ RLC સીરિઝ સર્કિટ છે કહીએ કે VR I ઇન્ટુ RC માં કરંટ પસાર થાય છે આ I અને આ mYL છે તેથી VL આ સમગ્ર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ VL છે અને સમગ્ર કેપેસિટરમાં વોલ્ટેજ VC છે અને આપણે ધારીએ છીએ કે ઉદાહરણ તરીકે VC V કહીએ અહીં કંઈક લખી રહ્યો છું તેને VC V કહો હવે આ I Im sin ωt કહો આ ac ક્વૉન્ટિટી છે તેથી તેથી Im sin ωt છે હવે સમગ્ર કેપેસિટરમાં વોલ્ટેજ જે VC V V VC છે તેને ફક્ત 1C Im sin ωt dt ને ઇંટીગ્રેટ કરવું પડશે જો ઇંટીગ્રેટ કરવામાં આવે તો તે Imω C cos ωt થશે તેથી આપણે cos ω t ને sin 90 ડિગ્રી ω t લખી શકીએ છીએ પરંતુ અહીં 1 sin છે એટલે કે તે I Im ω C sin ωt 90 ડિગ્રી હશે તેનો અર્થ એ છે કે અહીં આપણે તેને કરંટ I Im sin ωt અને V વોલ્ટેજ કહીએ છીએ કેપેસિટર V ઉપર વાસ્તવમાં તે Im ω C sin ωt 90 ડિગ્રી છે તેનો અર્થ એ કે કરંટ વાસ્તવમાં આગળ છે કારણ કે તે ωt 0 છે અને આ લીડીંગ વોલ્ટેજ V VC અને સમગ્ર કેપેસિટરઉપરના વોલ્ટેજ છે તેથી આપણે Im ω C sin ω t 90 ડિગ્રી એટલા છીએ હવે જો આ Im પ્લોટ sin ωt હોય તો I I m sin ωt પ્લોટ છે તેથી જો આ કિસ્સામાં આ 0 થી શરૂ થાય છે તો તે I છે તેથી I સૌથી પહેલા પીક ઉપર પહોંચે છે તેથી આ કિસ્સામાં જ્યારે ωt 0 કહે છે તેથી I 0 છે તેથી આ અહીં 0 થી શરૂ થાય છે જ્યારે અહીં ωt 0 હોય ત્યારે ωt 0 V I mω c sin 90 ડિગ્રી હશે તેથી તે કિસ્સામાં sin 90 1 છે તેથી V એ V VC હશે જે સમગ્ર કેપેસિટરમાં વોલ્ટેજ ધરાવે છે તેથી તે Im ω C છે તેથી જ આ આ પોઈન્ટ Im ω C છે તેથી જ્યારે કરંટ તેની પીક ઉપર પહોંચે છે એટલે કે આ એંગલ 90 ડિગ્રી છે જ્યારે ω t હોય ત્યારે મને તે સ્પષ્ટ કરવા દો તેથી જ્યારે ωt 90 ડિગ્રી હોય તો I Im હશે તેથી આ મારો ωt છે આ મારી 90 ડિગ્રી I Im છે પરંતુ જ્યારે ωt 90 ડીગ્રી હશે જો 90 ડીગ્રી મુકીએ તો V 0 હશે તેથી જ V 0 હશે કારણ કે V માટે આ કર્વ છે તેથી વાસ્તવમાં તેના સુધી પહોંચતો કરંટ વોલ્ટેજ કરતા વધુ ઝડપી છે તેથી આ કરંટ આનાથી વોલ્ટેજ 90 ડિગ્રી લિડીંગ છે જેનાથી આપણે તેને સરળતાથી બનાવી શકીએ છીએ તેથી તે I લીડ્સ VC એન્ગલ 90 ડિગ્રી લખવામાં આવ્યું છે તેથી હવે જ્યારે કેપેસિટર વોલ્ટેજ મેક્સિમમ હોય ત્યારે ઇન્ડક્ટર કરંટ 0 અને તેનાથી વિપરીત હોય છે તેનો અર્થ એ છે કે જ્યારે અહીં કેપેસિટર વોલ્ટેજ હોય ત્યારે તે આ પોઈન્ટ 0 હોય છે જેમાં આ ઇન્ડક્ટર કરંટ મેક્સિમમ હોય છે અથવા જ્યારે ઇન્ડક્ટર કરંટ 0 હોય ત્યારે આ પોઈન્ટ કેપેસિટર વોલ્ટેજ વિપરીત મેક્સિમમ હોય છે તેથી આપણે તે 12 C Vmax 2 12 L Imax 2 લખી શકીએ જેમાંથી આપણને Q0 મળે છે તો Q0 ω0L IR જે 1ω0 CR તરીકે લખી શકાય છે તેથી વાસ્તવમાં જો 12 C Vmax 2 12 L Imax 2 હોય તો Q0 RL ω0 R 1ω0 CR તરીકે લખી શકાય છે તેથી આમાંથી આપણે જેને કહીએ છીએ તે કરશે આ મારું ઇક્વેશન છે તેથી થોડું થોડું તે જાતે કરવાનો પ્રયાસ કરો તેથી મેં ઘણી વસ્તુઓ કરી છે હું તે કરવામાં થોડો ટાઈમ પસાર કરી રહ્યો છું પરંતુ એક અથવા બે વસ્તુ હું કહી રહ્યો છું ધારો કે આ મારો Q0 છે મારો મતલબ Q0 ω0 L R અલગથી લખો અને ફરીથી Q0 1ω0 CR લખો હવે Q0 ઇન્ટુ Q0 પછી ω0 lR ઇન્ટુ 1ω0 CR છે તેથી ω0 ω0 રદ કરવામાં આવશે અને અંતે તે LR 2 C બનશે અને Q0 2 જે lR 2 C બનશે તો ચાલો હું તેને સ્પષ્ટ કરું આ માટે આ એક એક્સરસાઇઝ છે આ થોડું કરવા માટેની એક્સરસાઇઝ છે તો હવે જો આ Q0 છે હવે પ્રશ્ન એ છે કે આ આકૃતિ ઉપર આવતા પહેલા ધારો કે ω0 ઉપર કરંટ મેક્સિમમ છે કારણ કે આપણે જેને રેઝોનન્સ સર્કિટ કહીએ છીએ આપણે જોયું કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી સીરીઝ RLC સર્કિટ કહે છે કે XL XC છે તેથી તે કિસ્સામાં કરંટ મેક્સિમમ છે અને આ કરંટ I0 કહે છે કે જ્યારે ω ω0 અથવા f f 0 હોય તો તે I0 રેઝોનન્સ ફ્રિક્વન્સી ઉપર મેક્સિમમ કરંટ છે તેથી કારણ કે સર્કિટમાં ડિલિવર થતો પાવર I 2 R છે તેથી I ઉપર આપણે જાણીએ છીએ કે પાવર I 2 R એ સર્કિટમાં ડિલિવર થતો પાવર છે તેથી ધારો કે I I0 √ 2 ઉપર પાવર 1 ½ મેક્સિમમ વેલ્યૂ જે ω0 ઉપર થાય છે ધારો કે આને આપણે I 2 R તરીકે જાણીએ છીએ હવે જ્યારે I I0 √ 2 કહું તો જો આ પાવર લોસ P P I I0 √ 2 છે તો તે થશે I02 R2 એટલે કે તે 12 P2 હશે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તો હું આ I0 આ I0 અને આ I0 √ 2 ઉપર આવીશ તેથી સર્કિટમાં ડિલિવર થતા પાવરની મેક્સિમમ વેલ્યૂના 1 12 છે જે ω0 ઉપર થાય છે તેથી તેનો અર્થ એ કે રેઝોનન્સ પાવર ઉપર ગમે તે રેઝોનન્સ I0 કહો જે R I I 2 R જો I I0 તો I0 2 R છે પરંતુ I I0 √ 2 ઉપર તે 12 હશે તેથી ω 1 અને ω ને અનુરૂપ પોઈન્ટને 12 પાવર પોઈન્ટ કહે છે તેથી આ ખરેખર આ 1 આ 1 આ I0 √ 2 છે આને 12 પાવર પોઈન્ટ કહેવાય છે કારણ કે I પાવર લોસ I02 R છે પરંતુ જો તે I0 √ 2 બને તો તે I02 R2 હશે તેથી t2 હશે તેથી આને 12 પાવર પોઈન્ટ કહે છે તેથી આ ફ્રિક્વન્સી Z ઉપર છે આ ω ω1 કહો તે આ કર્વના બે પોઈન્ટને ઇન્ટરસેક્ટિંગ કરે છે અને આને આપણે ω1 f1 f0 f2 અથવા ω1 ω0 ω2 કહીએ છીએ આ બંને વચ્ચેનો તફાવત આ એક આ બે વચ્ચેનો તફાવત કે જેને આપણે આ બેમાંથી કહીએ છીએ તેનો અર્થ એ છે કે આ વિડ્થ અહીંથી અહીં સુધી તેને બેન્ડવિડ્થ કહેવાય છે તેથી તે ω2 ω1 છે અથવા જો તે રેડિયન પ્રતિ સેકન્ડમાં હોય અથવા જો તે હર્ટ્ઝ હોય તો તે f2 f1 હશે અને આ રેઝોનન્સ ફ્રિક્વન્સી છે તેને વાસ્તવમાં બેન્ડવિડ્થ ટાઈમ કહેવાય છે અને આ ω છે જ્યારે તે ω ω1 છે સીરિઝ RLC સર્કિટ માટેનો અર્થ એ છે કે આપણે જોયેલા XL અને XC શું કહીએ છીએ XC ને આપણે તે XL અથવા RL2 કહીએ છીએ જેને આપણે XL કરતાં XC કહીએ છીએ જે આપણે જોયું છે તેથી આ બે પોઈન્ટ 12 પાવર પોઈન્ટ અને અને આ અંતર જેને આપણે બેન્ડવિડ્થ કહીએ છીએ અને આ તે છે જો તે ω રેડિયન પ્રતિ સેકન્ડ છે જો તે ફ્રિક્વન્સી છે તો તે હર્ટ્ઝમાં હશે તેથી આ 12 પાવર ફ્રીક્વન્સી ઉપર નેટ રિએક્ટન્સ રઝિસ્ટર છે આ 12 પાવર ફ્રીક્વન્સી નેટ રઝિસ્ટન્સ ઉપર લખાયેલું છે જેને આપણે રઝિસ્ટર કહીએ છીએ કારણ કે અહીં તે માટે બનાવી રહ્યું છે ધારો કે સિરીઝ RLC સર્કિટ XL XC માટે Z R j બે વસ્તુઓ થઈ શકે છે જો એક XL XC સમાન હોય તો આપણે તેને શું કહીએ છીએ કારણ કે તે 12 પાવર ફ્રીક્વન્સી છે √ 2 આવી શકે છે તેથી તે XL XC જે R અથવા XC XL હોઈ શકે છે બીજી વસ્તુને શું કહે છે XC XL બે સ્થિતિમાં હોઈ શકે છે તેથી સામાન્ય રીતે જો આપણે પ્રથમ શરત લઈએ કે XL XC R આખરે મોડ XL મોડ XC R હશે તેથી Z એક શરત જો લો તો તેને R jR કહે છે તેનો અર્થ એ કે આ તે હશે જેને આપણે √ 2 R એંગલ 45 ડિગ્રી કહીએ છીએ અને જો Z R jR હોય તો તે √ 2 R એંગલ 45 ડિગ્રી આમાંથી કોઈ એક હશે કારણ કે મોડ XL XC r આ કાં તો એક શરત છે આ બીજી શરત છે તેથી ચાલો હું તેને સ્પષ્ટ કરું છું તેથી 12 પાવર ફ્રીક્વન્સીઝ ઉપર નેટ રિએક્ટન્સ રઝિસ્ટન્સ છે તેથી તેનો અર્થ એ છે કે હાઈ Q સાથેના સર્કિટમાં ખૂબ જ શાર્પ કરંટ રિસ્પોન્સ અને રિસ્પોન્સ કર્વ હશે જેની સરખામણીમાં Q ની લો વેલ્યૂ હોય છે તેથી આપણે આને અનેક એડમિટન્સ વર્સિસ એંગલ કહીએ છીએ અન્ય ગ્રાફને ફ્રિક્વન્સી બતાવવામાં આવે છે જે સરળતાથી કરી શકે છે આને સરળતાથી સમર્થન આપી શકે છે તેવી જ રીતે મેં કહ્યું કે તે મોડ XL XC r હશે કારણ કે ω1 ઉપર સર્કિટ વિશે મને કહેવામાં આવ્યું છે કે આ વિષયની ખૂબ જ શરૂઆત કરવી પડશે ફરીથી હું આકૃતિ ઉપર જઈ રહ્યો નથી જ્યારે ω જેને આપણે ω 1 કહીએ છીએ તે કર્વની ડાબી બાજુએ છે તેથી તે ટાઈમે XC XL XC XL તેથી XC XL તેથી ω 1 XC XL R ઉપર હશે અને તેવી જ રીતે ω2 ઉપર જ્યારે બીજી બાજુ XC XL અથવા XL XC ઉપર જઈ રહ્યાં છે તેથી તે કિસ્સામાં XL XC RC આ ઇક્વેશન 1 છે આ ઇક્વેશન 2 છે જુઓ અગાઉ મેં આ સમજાવ્યું છે જ્યારે પણ હું વિડિયો લેક્ચરમાંથી પસાર થવાનું સૂચન કરું ત્યારે પહેલા તે ડાયાગ્રામ દોરો અને તે પછી તે વિડિયો લેક્ચરમાંથી પસાર થાઓ પછી તે નોટબુક ઉપર બનાવવું સરળ રહેશે તેથી જો આ બે શરતો તેથી પકડી રાખે છે તો હું તેને અનુરૂપ ઈમ્પેડન્સ કહું છું એક ω1 ઉપર હશે Z1 જે R j XL XC હશે જે R jR હશે જે Z1 √ 2 R એંગલ 45 ડિગ્રી હશે કારણ કે √ R 2 R 2 ઉપર અને એંગલ tan 1 હશે કારણ કે તે ટેન ઇન્વર્સ RR હશે તેથી તે 45 ડિગ્રી હશે તેવી જ રીતે ω2 Z2 ઉપર √ 2 √ 2 R હશે અને 45 ડિગ્રી હશે તેથી ω1 I1 ઉપર તે V એંગલ 0 હશે આ વોલ્ટેજ સંદર્ભ ડિવાઇડેડ ઇમ્પેડન્સ √ 2 R એંગલ 45 ડિગ્રી છે જે V√ 2 R અને એંગલ 45 ડિગ્રી બનશે એવી જ રીતે ω2 I2 V√ 2 R એંગલ 45 ડિગ્રી ઉપર VR I0 કારણ કે રેઝોનન્સ ઉપર XL XC 0 અને જેના માટે XL XC 0 હોય તો કરંટ મેક્સિમમ છે તેથી Z ફક્ત R હશે તેથી I0 મેક્સિમમ કરંટ હશે તેથી રેઝોનન્સ એ VR છે તેથી રેઝોનન્સ ઉપર કરંટ ω0 ઉપર ફ્રિક્વન્સી હશે તેથી આપણે I1 1√ 2 લખી શકીએ છીએ તેથી મારો મતલબ છે કે આ એક 1આ ટર્મ જો લખી શકાય તો તે મૂળભૂત રીતે આ ટર્મ હશે જો તે મૂળભૂત રીતે VR બરાબર RI0 ડિવાઇડેડ √ 2 એંગલ 45 ડિગ્રી જે 0 707 I0 એંગલ 45 ડિગ્રી છે તેથી આ એક I1 0 707 એંગલ I0 એંગલ 45 ડિગ્રી એવી જ રીતે I2 બરાબર I 0 707 એંગલ 45 ડિગ્રી પરંતુ ω1 ઉપર ω ω1 XC XL R હશે તેથી તેનો અર્થ એ છે કે જ્યારે પણ તે ω ω1 ઉપર હોય તેથી ω ω1 છે તેથી તે કિસ્સામાં XL L ω1 હશે અને XC 1ω1 C હશે તેથી અહીં આ મૂકો અહીં આ ઇક્વેશન 3 છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી ω ω2 ઉપર સમાન રીતે છે તેથી XL એ l ω2 હશે અને XC 1ω2 હશે જુઓ જ્યારે પણ ω2 ઉપર લખવામાં આવે છે ત્યારે તે ખરેખર ω ω2 છે તેથી આ ઇક્વેશન 4 છે અને આ R વાસ્તવમાં હવે ઇક્વેશન ૩ માંથી ઇક્વેશન ૪ ને સબટ્રેક્ટ કરીએ મારો મતલબ છે કે આ ઇક્વેશન આ ઇક્વેશનમાંથી સબટ્રેક્ટ કરો તેથી જો આમ કરશો તો 11ω 1 1ω2 c મળશે જે ω1 ω2 ને L 0 કહું છું અથવા ફક્ત 1ω1 ω2 LC 1ω02 મળશે કારણ કે ω0 1√LC રેઝોનન્સ ફ્રીક્વન્સી હશે જો તેમાંથી 2 લો તો LC 1ω0 2 થશે તેથી તે જ આપણે અહીં લખી રહ્યા છીએ તેથી ω0 √ ω1 ઇન્ટુ ω2 હશે આ સારી રિલેશનશિપ છે અને યાદ રાખવું સરળ છે કે ω1 આ બાજુ બીજી બાજુ છે તેથી ω2 ω1 એ બેન્ડવિડ્થ છે અને ω અને ω0 એ હશે જેને આપણે √ ω1 ω2 ખૂબ જ જીઓમેટ્રિક અર્થ કહીએ છીએ એવી જ રીતે ઇક્વેશન 3 ઇક્વેશન 3 અને ઇક્વેશન 4 ઉમેરો પહેલાથી જ ઇક્વેશન 3 ઇક્વેશન 4 આપણને મળી ગયું છે તેથી જો કરવું હોય તો આ બે ઇક્વેશનો ઉમેરો તેથી જો આમ કરો અને ઉમેરો અને સરળ બનાવો તો ω2 ω1ω1 ω2 C ω2 ω1 L 2 R મળશે તેથી ω2સિમ્પ્લિફિકેશન ω ω1 કોમન લે છે તેથી ω2 ω1 1 LC ω0 2 ડિવાઇડેડ ω0 2 C મળશે હવે LC ω0 2 1 કારણ કે ω0 1√LC જાણે છે હવે 2 તે ω02 1LC છે તેથી ક્રોસ મલ્ટિપ્લિકેશન ω LC ω02 1 છે તેથી આ ટર્મ 1 મુકીશું જેમ કે 1 1 જે 2 મળે છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી જો તે ω2 ω 1 2 મુકવામાં આવે તો 2 બંને બાજુ રદ કરવામાં આવશે તો તે ω02 CR હશે અથવા તે ω0 હશે તેથી ડિવાઇડ ω0 કરો તેથી ω2 ω 1ω0 ω0 CR આ આપણે Q0 જોયું છે આપણે 1ω0 CR જોયું છે તેથી તે 1Q0 અથવા Q0 ω0 Q0 ω0 ડિવાઇડેડ W2 ω1 ની બીજી એક્સપ્રેશન છે તેથી તે મૂળભૂત રીતે ω0 BW બેન્ડવિડ્થ છે તેથી આ ઇક્વેશન 6 છે તેથી આ તે છે જેને આ વસ્તુઓ કહેવામાં આવે છે કેટલીક વસ્તુઓ તે ખૂબ જ સરળ વસ્તુ છે માત્ર એક વસ્તુ એ છે કે થોડી સમજ અને મેથેમેટિકલ જેને ત્યાં મેથેમેટિકલ એક્સરસાઇઝ કહે છે પરંતુ આ ખૂબ જ સરળ વસ્તુ છે તેથી તેનો અર્થ એ કે આપણને આ ઇક્વેશન ω2 ω0 મળે છે આ એક અથવા આ વસ્તુ જેને Q0 કહે છે Q0 પણ ω0 BW એટલે કે બેન્ડવિડ્થ છે અને BW ω2 ω1 તરીકે લખી શકાય છે